હવે એઝ્યુર ના અમારા નિદર્શન મા આગળ વધીએ અમે તમને વિનામૂલ્યે મળેલ લોગીન વાપરીને એઝ્યુર ની સિસ્ટમનું એક જીવંત નિદર્શન આપશું જેનો હેતુ તમને એ ખ્યાલ આપવાનો છે કે એક વ્યવસાયિક ક્લાઉડ કઈ રીતે કામ કરે એક બહુ સરળ એવી પાયથન ની વેબ એપ વાપરીને અમે એ બતાવશું કે એઝ્યુર માં તમે કઈ રીતે તમારી પોતાની એપ વિકસાવી શકો એઝ્યુર મા વિવિધ રીતે કામ કરી શકાય છે તેમાંની એક પ્રમાણભૂત રીત અમે અહીં વાપરશું હવે માઈક્રોસોફ્ટ એઝ્યુર માં પાયથન વેબ એપ્લિકેશન કેવી રીતે બનાવવી તે જોઈએ માઈક્રોસોફ્ટ ની વેબ એપ્લિકેશન્સ મોટા પ્રમાણમાં સ્કેલેબલ છે એઝ્યુર પોર્ટલ યુઝરને સ્થાનિક એપ્લિકેશન વિકસાવવાની સગવડ પણ પૂરી પાડે છે હવે portal azure com ખોલી અહીં આપણી લોગીન માટેની માહિતી એટલે કે યુઝરનેમ આપશું અમારી પાસે પહેલેથી ઉપલબ્ધ લોગીન નો અમે ઉપયોગ કરશું તમે આ માટે તમારું પોતાનું લોગીન ક્રિએટ કરી શકશો અહીં આ મને માઇક્રોસોફ્ટ એકાઉન્ટ ના સાઇન ઇન પેજ પર લઇ જાય છે જ્યાં મારે પાસવર્ડ આપવાનો રહેશે તો આ માઈક્રોસોફ્ટ નો ડેશબોર્ડ છે અને આપણે એઝ્યુર નું ટર્મિનલ લોન્ચ કરીએ જે આ ક્લાઉડ શેલ છે હવે એ ટર્મિનલ ને કનેક્ટ કરી રહ્યું છે તો આપણે સ્થાનિક સ્તર પર પાયથન ની વેબ એપ્લિકેશન બનાવીએ આ માટે હું Git માં થી એક પહેલેથી બનાવેલો પ્રોજેક્ટ ડાઉનલોડ કરું છું આ માટેનો કમાન્ડ છે git clone httpsgithub com અહીં "હેલો વર્લ્ડ" નો ડેમો છે આ પ્રોજેક્ટ ડિરેક્ટરી ની નકલ સીધી મારા સ્થાનિક મશીનમાં થઈ રહી છે હવે આપણે પ્રોજેક્ટ ફોલ્ડરમાં જઈએ તમે જોઈ શકો છો કે પ્રોજેક્ટ ફોલ્ડર આ છે હવે cd કમાન્ડથી ફોલ્ડર માં જઈશું આ તેની વિગતો છે તો હું main py ફાઈલને cat કરું તો આ જોવા મળશે "hello world" નો કોડ અહીં લખેલો છે તેને રન કરવા માટે ફ્લાસ્ક ઇન્સ્ટોલ કરીશ હવે હું આ એપ્લિકેશન અહીં બ્રાઉઝરમાં જ રન કરીશ હું અહીં લખું છું localhost5000 આ મને બતાવે છે હેલો વર્લ્ડ આ પ્રોજેક્ટને હું માઇક્રોસોફ્ટ એઝ્યુર ના portal પર push કરીશ જેથી આપણે આપણો પ્રોજેક્ટ માઇક્રોસોફ્ટ એઝ્યુર પર હોસ્ટ કરી શકીએ એઝ્યુર ક્લાયન્ટ માં ડિપ્લોયમેન્ટ યુઝર સેટ કરવો પડે છે FTP અને સ્થાનિક grid ને વેબ એપ્લિકેશન માં ડિપ્લોય કરવા માટે આ ડિપ્લોયમેન્ટ યુઝર ની જરૂર છે આ માટેનો કમાન્ડ છે az webapp deployment user user name અહીં યુઝરનેમ મારે આપવાનો છે આ યુઝરનેમ અને પાસવર્ડ સાથેનો તે ડિપ્લોયમેન્ટ યુઝર બનાવશે હવે આપણને એક સંસાધનોના સમૂહ ની એટલે કે રીસોર્સ ગ્રુપ ની જરૂર છે રીસોર્સ ગ્રુપ એક તાર્કિક વ્યવસ્થા પૂરી પાડે છે જેની અંદર તમારા સંસાધનો જેવા કે વેબ એપ્લિકેશન ડેટાબેઝ અને સ્ટોરેજ એકાઉન્ટ ડિપ્લોય થાય છે અને તેમનો વહીવટ થાય છે આ માટેનો કમાન્ડ છે az group create name આ રીસોર્સ ગ્રુપ બનાવશે તો સૌથી પહેલા ડિપ્લોયમેન્ટ યુઝર બનાવ્યો અને હવે રિસોર્સ ગ્રુપ ક્રિએટ કર્યું હવે આપણે એક એપ સર્વિસ યોજના ની જરૂર છે એપ સર્વિસની યોજના જે વેબ સર્વર પર આપણી એપ્લિકેશન હોસ્ટ થવાની છે તે સર્વર નું સ્થાન કદ અને બીજા લક્ષણો ની સ્પષ્ટતા કરે છે આ માટેનો કમાન્ડ છે az app service આ એપ સર્વિસ પ્લાન ક્રિએટ કરશે વેબ એપ્લિકેશન સામાન્ય રીતે આપણા કોડ માટે હોસ્ટિંગ સ્પેસ તેમજ ડિપ્લોય થયેલી એપને જોવા માટે URL પૂરું પાડે છે હવે વેબ એપ્લિકેશન ક્રીએટ કરશું જેનો કમાન્ડ છે az webapp create name હવે હું વેબ બ્રાઉઝર પર જઈશ અને વેબ એપ નેમ ડોટ એઝ્યુર વેબસાઈટ ડોટ નેટ ટાઇપ કરીશ તો મને વેબ પેજ જોવા મળશે આ પાયથન આધારિત કોડ છે અહીં પાયથન નો ઉપયોગ થઇ શકે તે માટે એઝ્યુર ને કન્ફિગર કરવું પડશે આ વેબ એપ્લિકેશન સાથે અનુરૂપ પાયથન વર્ઝન કન્ફિગર કરશું તેનો કમાન્ડ છે az webapp config set આ રીતે પાયથન વર્ઝન સેટ કરવાથી પ્લેટફોર્મ દ્વારા પૂરું પડાતું મૂળભૂત કન્ટેનર ઉપયોગમાં લેવાય છે હવે સ્થાનિક Git ડિપ્લોયમેન્ટ કન્ફિગર કરીએ આ એપ સર્વિસ કોઈ સામગ્રીને FTP local git git hub વિઝ્યુઅલ સ્ટુડિયો રૂટિન સર્વિસ વગેરે જેવી વેબ એપ પર ડિપ્લોય કરવા માટેની વિવિધ રીતો ને સપોર્ટ કરે છે આપણા ડેમો માટે આપણે local git નો ઉપયોગ કરીને ડિપ્લોય કરશું એટલે કે આપણી સ્થાનિક રિપોઝીટરી માંથી એઝ્યુર ની રિપોઝીટરી માં push કરવા માટે આપણે git કમાન્ડ વાપરશું આ કમાન્ડ છે az webapp deployment અહીં આપણે આ URL કોપી કરવાનું છે અને બીજું ટર્મિનલ ખોલીએ હવે કમાન્ડ લખીએ git remote add azure URL આ માટે આપણે હવે આ કમાન્ડ લખશું git push azure master આમ કરવાથી તે પાસવર્ડ માંગશે અહીં એ જ પાસવર્ડ આપવાનો છે જે આપણે ડિપ્લોયમેન્ટ યુઝરની એપ્લિકેશન કરતી વખતે આપ્યો હતો તો અહીં તે પાસવર્ડ આપીએ હવે તે આપણી વેબ એપ્લિકેશનને ડિપ્લોય કરવા માટે એઝ્યુર માં પુશ કરશે તે થોડો સમય લેશે પછી તમે ફરી એપ્લિકેશન બનાવો એણે સફળતાપૂર્વક ડિપ્લોય કરી દીધું છે હવે આપણે અહીં બ્રાઉઝરમાં જોઈએ તો "hello world" મેસેજ છે હું મારા સ્થાનિક પ્રોજેક્ટ ફોલ્ડર માં એક નાનો ફેરફાર કરીશ હું main py ફાઈલ ખોલીશ અને આ મેસેજ બદલીશ હું હવે આ લખું છું "Welcome To the NPTEL Course on cloud computing" હવે આપણે આ ફેરફારને git માં કમિટ કરવાના છે આ માટે હું git commit કમાન્ડ વાપરીશ તે આ અપડેટ કરી શક્યું છે હવે તમારે કોડના ફેરફારને microsoft azure માં પુશ કરવાના છે એટલે git push azure master કમાન્ડ લખશું ફરી મારે ડિપ્લોયમેન્ટ યુઝર નો પાસવર્ડ આપવાનો છે એપના ફેરફાર સફળતાપૂર્વક ડિપ્લોય થઈ ગયા છે હવે આ વેબ પેજને રિફ્રેશ કરશું આમ કરવાથી મને "Welcome to NPTEL course on Cloud Computing " મેસેજ મળશે તો આપણે local git નો ઉપયોગ કરીને માઈક્રોસોફ્ટ એઝ્યુર કેવી રીતે વાપરવું તેના એક પછી એક પગલા જોયા તો આ રીતે તમે તમારી પોતાની વેબ એપ વિકસાવીને તેને એઝ્યુર માં હોસ્ટ કરી શકો છો અહીં અમે એક બહુ નાના ઉદાહરણ વડે એક વ્યાવસાયિક ક્લાઉડ કેવી રીતે કામ કરે તેનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કર્યો છે એઝ્યુર જેવા બીજા કોઈપણ PaaS પ્રકારના પ્લેટફોર્મ પર ઘણેખરે અંશે સમાન રીતની કામગીરી હોય છે આ સાથે માઈક્રોસોફ્ટ એઝ્યુર પરની આપણી ચર્ચા આપણે પૂરી કરીએ